આજે આપણે કૉલમ સ્પ્લાઈસ વિશે અને કૉલમ સ્પ્લાઈસ કેવી રીતે ડિઝાઇન કરવી તે વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે બાબતોની ચર્ચા કરવામાં આવશે મૂળભૂત રીતે જ્યારે સદસ્યની લંબાઈમાં પ્રદાન કરવામાં આવે ત્યારે સાંધાને સ્પ્લાઈસ કહેવાય છે જ્યારે સ્તંભની લંબાઈ ઉપલબ્ધ લંબાઈ કરતાં વધુ હોય ત્યારે આવા કિસ્સાઓમાં આપણે સ્પ્લાઈસ જોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ તેથી ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે બજારમાં ઉપલબ્ધ લંબાઈ સ્તંભની જરૂરી લંબાઈ કરતા ઓછી છે તેથી તે કિસ્સામાં આપણે તેને એકાગ્ર રીતે જોડી દેવાની જરૂર છે જેથી લોડ એક વિભાગમાંથી બીજા વિભાગમાં સ્થાનાંતરિત થાય તેથી આવા કિસ્સાઓમાં કૉલમ સ્પ્લિસનો ઉપયોગ કરવામાં આવે છે અને બહુમાળી બિલ્ડિંગના કિસ્સામાં પણ જ્યાં કૉલમ તેની ઊંચાઈ સાથે આપવામાં આવે છે અમે કૉલમ વિભાગ જોયો છે કદ ઓછું જરૂરી છે કારણ કે કૉલમમાંથી બિલ્ડિંગનું વજન અથવા બળ સમગ્ર ઊંચાઈ પરના સ્તંભ પર આવતો ભાર ધીમે ધીમે જમીન તરફ વધી રહ્યો છે તેથી આપણે સ્તંભ વિભાગના કદને ગ્રાઉન્ડ લેવલ તરફ મોટા સમાવવાની જરૂર છે અને પરિણામે અમારે સમગ્ર ઉંચાઈમાં વિભાગના કદમાં ફેરફાર કરવાની જરૂર છે અને જેથી કરીને આર્થિક ડિઝાઇન કરી શકાય આવા કિસ્સાઓમાં આપણે બે અસમાન વિભાગો વચ્ચે જોડાવા માટે બે માળ વચ્ચે સ્પ્લિસ આપવા પડશે તેથી મૂળભૂત રીતે જો સંકુચિત સદસ્ય કેન્દ્રિત રીતે લોડ થયેલ હોય તો આપણે કોઈપણ વિભાજન પ્રદાન કરવું જોઈએ નહીં એટલે કે સૈદ્ધાંતિક રીતે આપણે કોઈ વિભાજન પ્રદાન કરવાની જરૂર નથી પરંતુ લોડ ક્યારેય અક્ષીય નથી અને ખરેખર તે અક્ષીય નથી અને વાસ્તવિક સ્તંભને વિલક્ષણતાને કારણે વળાંકનો પ્રતિકાર કરવો પડે છે લોડ તેથી અમારે સ્પ્લાઈસ પ્રદાન કરવી પડશે તેથી હવે જો આપણે સ્પ્લાઈસની ડીઝાઈન માટે સ્પષ્ટીકરણ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કમ્પ્રેશન સભ્યોના છેડાને સમગ્ર વિસ્તાર પર સંપૂર્ણ બેરિંગ માટે સામનો કરવો પડે છે ત્યારે કનેક્ટેડ સભ્યોને ચોક્કસ સ્થિતિમાં રાખવા અને કોઈપણ તણાવનો પ્રતિકાર કરવા માટે આને કાપી નાખવા જોઈએ બેન્ડિંગ હાજર છે ઉદાહરણ તરીકે કહો કે જો આપણે અહીં સ્પ્લાઈસ પ્રદાન કરીએ છીએ તો આપણી પાસે અહીં બે કોલમ જોઈન્ટ છે અને આપણે આ એક કોલમનો ઉપયોગ કરીને પ્રદાન કરી રહ્યા છીએ અને આ બે કોલમ સ્પ્લીસ દ્વારા જોડાઈ છે તેથી મૂળભૂત રીતે બે સભ્યોને યોગ્ય રીતે પકડી રાખવા માટે આપણે આમાં જોડવાની જરૂર છે વિભાજન દ્વારા આ સભ્યો અને બેન્ડિંગ હોવાના કારણે અથવા અસ્તિત્વમાં હોવાને કારણે કોઈપણ તણાવ આવી શકે છે તેથી તેની પણ કાળજી લેવી પડશે અને જ્યારે આવા સભ્યોને સંપૂર્ણ બેરિંગ માટે સામનો કરવો પડતો નથી ત્યારે સ્પ્લિસીસને તે તમામ દળોને પ્રસારિત કરવા માટે ડિઝાઇન કરવી જોઈએ કે જેના પર આ આધીન છે એટલે કે કેટલીકવાર તેને સંપૂર્ણ બેરિંગનો સામનો કરવો પડી શકે છે અથવા તે સંપૂર્ણ બેરિંગનો સામનો કરી શકતો નથી સમગ્ર વિસ્તારના સંપૂર્ણ બેરિંગના કિસ્સામાં જો તે સંપૂર્ણ બેરિંગ હેઠળ સંપૂર્ણ બેરિંગ હોય તો તેને ફક્ત ઉપરના માળેથી નીચલા માળની લોડ ટ્રાન્સફર કરવા માટે વિભાજિત કરવું જોઈએ અને તેને સ્પ્લિસ કરવામાં આવ્યું છે તે ફક્ત સભ્યોને સચોટ પોઝિશનમાં જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તે સ્થિતિમાં રહી શકે પરંતુ અપૂર્ણ બેરિંગના કિસ્સામાં અમારે લોડ ટ્રાન્સફર કરવો પડે છે જેથી સ્પ્લાઈસ એવી રીતે ડિઝાઈન કરવી જોઈએ કે એક માળથી બીજા માળે લોડ ટ્રાન્સફોર્મેશન યોગ્ય રીતે થાય અને સ્પ્લાઈસ મૂળભૂત રીતે ટૂંકા સ્તંભ તરીકે રચાયેલ છે હવે જો આપણે સંપૂર્ણ બેરિંગ ધરાવતો કોલમ ફ્લેંજ દોરીએ તો આપણે આગળનું વ્યુ જોઈ શકીએ છીએ જો આપણે તેને અલગ જોઈએ તો આપણે I વિભાગ આપી રહ્યા છીએ અને તે અહીં વિભાજિત છે તેથી આ એક I વિભાગ છે બીજો I વિભાગ છે તેથી અહીં જો ભાર કેન્દ્રિત રીતે કાર્ય કરે છે તો સંપૂર્ણ બેરિંગ માટે સ્પ્લાઈસ ફક્ત કૉલમને સ્થિતિમાં રાખવા માટે પ્રદાન કરવામાં આવે છે તેથી અમે ફ્લેંજ પર બે બાજુઓમાં સ્પ્લાઈસ પ્રદાન કરીએ છીએ મૂળભૂત રીતે કૉલમ ફ્લેંજમાં સંપૂર્ણ બેરિંગ હોય છે અને આગળનો દૃશ્ય આના જેવો દેખાશે કૉલમ વિભાગનો આગળનો દૃશ્ય તેથી કદાચ આપણે અહીં ચોક્કસ બોલ્ટ કનેક્શન અને આ બોલ્ટ કનેક્શન પ્રદાન કરવું પડશે તેથી અને જો આપણે સાઈડ વ્યુ જોઈએ છીએ તો આપણે સાઈડ વ્યુમાં જોઈ શકીએ છીએ કે કોલમ આના જેવો દેખાશે આ એક સાઈડ વ્યુ છે તેથી તે આ સ્થિતિમાં વિભાજિત થાય છે અને જો તે બોલ્ટ દ્વારા જોડાયેલ હોય તો કદાચ આપણે દરેક સ્પ્લીસના દરેક તબક્કામાં બે નંબરના બોલ્ટને જોડી શકીએ આ સાઇડ વ્યુ તરીકે જોવામાં આવશે અને જો વેબને શીયર કરવા માટે સ્પ્લીસ કરવું હોય તો તે આના જેવું દેખાવું જોઈએ જો આપણે વેબને પણ વિભાજીત કરીએ તો તે આના જેવું દેખાશે શીયર માટે ક્યાં ક્યાં સ્પ્લીસ આપવામાં આવશે તેથી જો તેને આ જંકશન પર કાપવામાં આવે તો અમે સંપૂર્ણ બેરિંગ બનાવવા માટે અહીં ફ્લેંજ પર સે બોલ્ટ પ્રદાન કરી શકીએ છીએ અને વેબ પર પણ અમે માપને સાધન બનાવવા માટે સ્પ્લિસિંગ પ્રદાન કરીએ છીએ તેથી આ શીયર રાઈટ માટે વેબ સ્પ્લાઈસ છે તેથી આ કૉલમ્સ છે એટલે કે આ મૂળભૂત રીતે કૉલમ ફ્લેંજ્સ છે જેમાં સંપૂર્ણ બેરિંગ છે એટલે કે સંપૂર્ણ બેરિંગ માટે આને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ સંપૂર્ણ બેરિંગ દીઠ કૉલમ ફ્લેંજ હવે ચાલો જોઈએ કે આપણે કયા સ્ટેપ્સને અનુસરવાની જરૂર છે જેથી કરીને આપણે સ્પ્લાઈસને યોગ્ય રીતે ડિઝાઇન કરી શકીએ તેથી જો આપણે સ્ટેપ્સ જોઈશું તો કોલમ પોઝિશનના આધારે સ્ટેપ્સ બનાવવામાં આવ્યા છે અને કોલમ પોઝિશનને ધ્યાનમાં રાખીને અમે નીચેના ક્રમમાં સ્ટેપ્સ બનાવ્યા છે પ્રથમ કહો કે અક્ષીય સંકુચિત લોડ માટે પ્લેટો ફ્લેંજ પર આપવામાં આવે છે ફ્લેંજ એ બે સ્તંભોના વિભાગોનો છે જેને વિભાજિત કરવામાં આવે છે તો હવે જો કોલમમાં મશિન્ડ એન્ડ હોય તો સ્પ્લીસ્ડ માત્ર કોલમને પોઝીશનમાં રાખવા માટે ડિઝાઈન કરવામાં આવે છે જેમ મેં કહ્યું હતું અને બેન્ડિંગ હિલચાલને કારણે તણાવ વહન કરવા માટે કે જેના પર તે આધીન થઈ શકે છે પરંતુ સ્પ્લાઈસ પ્લેટ અને કનેક્શન 50 ટકા અક્ષીય ભાર અને તાણને વહન કરવા માટે રચાયેલ હોવું જોઈએ તેથી આ કિસ્સામાં 50 ટકા ભારને અક્ષીય ભાર અને તાણને વહન કરવા માટે સ્પ્લાઈસની રચના કરવા માટે ગણવામાં આવશે જો કે જો છેડા મશિન ન હોય તો સ્પ્લીસ અને કનેક્શનને કુલ અક્ષીય ભારનો પ્રતિકાર કરવા માટે અને જો બેન્ડિંગ મોમેન્ટને લીધે હાજર હોય તો કોઈપણ તણાવનો પ્રતિકાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે તેથી ત્યાં બે કિસ્સાઓ આવી શકે છે એક કૉલમ મશીન્ડ છે એટલે કે કૉલમમાં મશિન એન્ડ છે બીજો મશિન નથી મશીનવાળા છેડાના કિસ્સામાં અમે સ્પ્લાઈસ પ્લેટને એવી રીતે ડિઝાઇન કરીશું કે તે અક્ષીય ભારના 50 ટકા વહન કરી શકે અને જો તે તણાવમાં થોડો તણાવ હોય તો 50 ટકા અક્ષીય ભાર અને તાણ અને જો નહિં તો જો કોલમમાં કોઈ મશીન છેડો ન હોય તો આપણે કુલ અક્ષીય ભાર અને જો હાજર હોય તો તણાવ સામે સ્પ્લાઈસ ડિઝાઇન કરવી પડશે તો આ આપણે યાદ રાખવાનું છે હવે પ્રક્રિયા કેવી રીતે શોધવી તેથી અહીં આપણે અક્ષીય લોડને કારણે સ્પ્લાઈસ અને જોડાણની ડીઝાઈન માટેનો લોડ જોઈશું મશીનના અંત માટે આપણે Pu1 ને Pu by 4 તરીકે ગણી શકીએ શા માટે Pu બાય 4 ચાલો જોઈએ કે આપણે અહીં ડિઝાઇન જોઈએ છીએ જો કૉલમ ચોક્કસ બિંદુઓ પર વિભાજિત હોય તો આપણે જાણીએ છીએ કે તેની બે બાજુએ બે પ્લેટ છે તેથી ચોક્કસ ભારને કારણે આ બોલ્ટ અથવા વેલ્ડ દ્વારા જોડવામાં આવે છે આ લોડ સંપૂર્ણ મશીન એન્ડ માટે છે આ લોડ કુલ બળના 50 ટકા છે જો કુલ બળ Pu હોય તો Pu ના 50 ટકા Pu બાય 2 હશે અને આ Pu બાય 2 ને બે છેડે 2 ફ્લેંજ વડે વિભાજિત કરવામાં આવશે તેથી તે અંતે pu બાય 2 એટલે કે Pu નો અડધો ભાગ 4 હશે તેથી ડિઝાઇન એક્સિયલ લોડને કારણે સ્પ્લાઈસ માટે એક્સ સોરી ડિઝાઈન લોડને કારણે અમે Pu1 ને Pu by 4 ગણી શકીએ છીએ અને મશીન એન્ડ માટે તે Pu by 2 હશે કારણ કે તે 100 ટકા લઈ રહ્યું છે તેથી કુલ pu અને બે બાજુઓમાં તેથી તે pu બાય 2 થશે અને જો ક્ષણ હાજર હોય તો બીજું બળ આવી શકે છે તેથી ક્ષણની હાજરીને કારણે Pu2 ને આપણે લીવર હાથ દ્વારા Mu તરીકે ગણી શકીએ લીવર આર્મ એ બે સ્પ્લાઈસ પ્લેટનું કેન્દ્રથી કેન્દ્રનું અંતર છે અને Mu એ ફેક્ટર બેન્ડિંગ મોમેન્ટ છે તેથી કેન્દ્રથી મધ્ય અંતરનો અર્થ છે જો આપણે ધ્યાનમાં લઈએ કે આ સ્પ્લિસિંગ છે તો આ પ્લેટની કુલ ઊંડાઈ કેન્દ્ર છે અને આ પ્લેટનું કેન્દ્ર છે તેથી આ લીવર હાથનો ભાગ હશે તેથી ક્ષણને કારણે સ્પ્લાઈસની ડિઝાઇન માટેનો ભાર Pu2 લીવર આર્મ દ્વારા Mu બનશે જ્યાં લીવર આર્મ બે સ્પ્લાઈસ પ્લેટની મધ્યથી મધ્યમાં અંતર છે તો પછી શું કરશો ટોટલ Pu એ સ્પ્લીસ પ્લેટ પર કુલ Pu હશે Pu1 Pu2 તો આ છે આપણે સ્પ્લીસ પ્લેટ પર આવતા કુલ બળની ગણતરી કરીશું હવે બીજા ચરણમાં આપણે શું કરીશું તે આપણે શોધીશું કે આપણે સ્પ્લાઈસ પ્લેટોને શૂન્ય પાતળી ગુણોત્તર સાથે ટૂંકા સ્તંભ તરીકે ગણીશું તેથી કૌડલ પોઝિશનમાં એવું કહેવામાં આવે છે કે આપણે સ્પ્લાઈસ પ્લેટને ધ્યાનમાં લઈ શકીએ છીએ માફ કરશો આપણે સ્પ્લાઈસ પ્લેટને શૂન્ય લંબાઈના શૂન્ય સ્લેન્ડરનેસ રેશિયો તરીકે ગણી શકીએ છીએ તેથી જો આપણે શૂન્ય પાતળો ગુણોત્તર ધ્યાનમાં લઈએ જેનો અર્થ થાય છે કે પ્લેટો માત્ર ઉપજના તાણને આધિન હશે તેનો અર્થ એ છે કે ફિલર ફક્ત પ્લેટોની ઉપજને કારણે થશે તેથી સૈદ્ધાંતિક રીતે કોઈ બકલિંગ નથી તેથી ડિઝાઇન વિચારણા પણ તે રીતે કરવામાં આવશે તેથી જો પ્લેટો માત્ર ઉપજના તાણને આધિન હોય તો આપણે કુલ Pu1 બાય Pu1 Pu2 બાય fy તરીકે ક્રોસ સેક્શનલ વિસ્તાર શોધી શકીએ છીએ જ્યાં fy એ સભ્યનો ઉપજ તણાવ છે તેથી સ્પ્લાઈસ પ્લેટના ક્રોસ સેક્શનલ એરિયાની આપણે આના પરથી ગણતરી કરી શકીએ છીએ જેનો અર્થ થાય છે કે સ્પ્લાઈસ પ્લેટમાંથી આવતા ફેક્ટર લોડના યોગ્ય ભાગને વિભાજિત કરવું યીલ્ડ સ્ટ્રેસ દ્વારા સ્પ્લાઈસ ઉપર આવવું તો આ રીતે આપણે ક્રોસ સેક્શનલ એરિયા શોધી શકીએ હવે જો આપણે ક્રોસ સેક્શનલ એરિયા જાણીએ તો આપણે સ્પ્લાઈસની સોરી જાડાઈની પહોળાઈ શોધી શકીએ સ્પ્લાઈસની જાડાઈ જોવા મળશે કારણ કે સ્પ્લાઈસ પ્લેટની પહોળાઈ સ્થિર રહેશે જે bf હશે કારણ કે ફ્લેંજની પહોળાઈ જ્યારે આપણે ફ્લેંજને જોડવા માટે સ્પ્લાઈસ પ્લેટ્સનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેથી આ વિભાગની ફ્લેંજની પહોળાઈ અને તેની પહોળાઈ સ્પ્લીસ પ્લેટ એ જ રહે છે તેથી સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ તેની પહોળાઈ સાથે ક્રોસ વિભાગીય વિસ્તારને વિભાજીત કરીને શોધી શકાય છે તેનો અર્થ એ છે કે ફ્લેંજની પહોળાઈ દ્વારા વિભાજિત ક્ષેત્રફળ જે પણ આવે છે તે જાડાઈ હશે તો આ રીતે આપણે સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ શોધી શકીએ છીએ પછી આપણે કનેક્શન માટે બોલ્ટનો ચોક્કસ વ્યાસ ધારી શકીએ અથવા તમે વેલ્ડ કનેક્શન ધારી શકીએ અને જો આપણે બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીએ તો શીયર અને બેરિંગને કારણે બોલ્ટની મજબૂતાઈ જાણી શકીએ છીએ તેથી જો આપણે બોલ્ટની મજબૂતાઈ જાણીએ તો આપણે બોલ્ટની સંખ્યા પણ જાણી શકીએ જો કે બેરિંગ પ્લેટના કિસ્સામાં બે સ્તંભોના વિભાગો વચ્ચે ડિઝાઇન કરવાની હોય તો પ્લેટની લંબાઈ અને પહોળાઈ નીચલા માળના સ્તંભના કદ જેટલી રાખવામાં આવે છે અને ક્ષણના પરિબળના ભારણને કારણે અંતિમ ક્ષણને સમાન કરીને જાડાઈની ગણતરી કરવામાં આવે છે પ્લેટ વિભાગના પ્રતિકારની ક્ષણ પર લોડ કરો તેથી બેરિંગ પ્લેટના કિસ્સામાં જો તેને બે સ્તંભના વિભાગો વચ્ચે ડિઝાઇન કરવાની હોય તો આપણે આ પાસાઓને ધ્યાનમાં લેવા પડશે તો આ એવા પગલાં છે જે આપણે યાદ રાખવાની જરૂર છે હવે સ્ટેપ્સને અનુસરીને આપણે આ ઉદાહરણમાંથી પસાર થઈશું અને આપણે સમજી શકીશું કે સ્પ્લાઈસ ઓકે કેવી રીતે ડિઝાઇન કરવી તેથી ઉદાહરણ આના જેવું છે ISHB 300 ની કોલમ 576 8 ન્યૂટન પ્રતિ મીટર 500 કિલો ન્યૂટનના પરિબળ લોડને ટેકો આપવા માટે છે તેથી પુ કે P કુલ પરિબળ લોડ 500 કિલો ન્યૂટન અને શીયર ફોર્સ 120 કિલો ન્યૂટન અને બેન્ડિંગ મોમેન્ટ 40 કિલો ન્યૂટન છે તેથી ત્રણ પ્રકારના ફોર્સ છે ત્યાં યોગ્ય પરિબળ લોડ P 500 કિલો ન્યૂટન છે અને શીયર ફોર્સ 120 કિલો ન્યૂટન આપવામાં આવે છે અને બેન્ડિંગ મોમેન્ટ 40 કિલો ન્યૂટન મીટર આવે છે હવે 4 6 ગ્રેડના બોલ્ટ્સનો ઉપયોગ કરીને સ્પ્લાઈસ પ્લેટ કનેક્શન ડિઝાઇન કરો અને ચાલો Fe 410 તરીકે ગ્રેડના સ્ટીલનો ઉપયોગ કરીએ તેથી જો આપણે આ ડેટાનો ઉપયોગ કરીએ તો આપણે જોઈશું કે આ એક્સિયલ લોડ અને શીયર ફોર્સને કારણે સ્પ્લાઈસ સ્પ્લાઈસ પ્લેટ ઓકે કેવી રીતે ડિઝાઇન કરવી અને બેન્ડિંગ ક્ષણ હવે આ ISHB 300 માટે આપણે કેટલીક બાબતો જાણીએ છીએ જેમ કે ISHB 300 નો ક્રોસ સેક્શનલ એરિયા 7485 બનશે આ જરૂરી છે હવે ISHB 300 ની ફ્લેંજ પહોળાઈ 250 છે અને ફ્લેંજની જાડાઈ 10 6 મિલીમીટર છે અને વેલ્ડની જાડાઈ છે 6 મિલીમીટર તો આ તે વસ્તુઓ છે જે આપણે શોધી શકીએ છીએ તે કોષ્ટકમાંથી આપણે Sp 6 માંથી શોધી શકીએ છીએ અને અમે બોલ્ટ Fe ના Fe 410 ગ્રેડ માટે પણ જાણીએ છીએ અમે જાણીએ છીએ કે આ ડેટા ડિઝાઇનિંગ માટે પણ જરૂરી હશે Fu fy 250 છે અને બોલ્ટ fub ના 4 6 ગ્રેડ માટે 400 હશે અને આંશિક સલામતી પરિબળ જેમ કે ગામા m0 જેનો ઉપયોગ કરવામાં આવશે જે 1 1 છે અને ગામા mb 1 25 છે તે કોષ્ટક 5 માંથી અમે IS800 2007 નું આંશિક સલામતી પરિબળ કોષ્ટક 5 શોધી શકીએ છીએ તેથી આ કેટલાક ડેટા છે જેનો ઉપયોગ ગણતરી માટે કરવામાં આવશે ડિઝાઇન વિગતો હવે જો આપણે ધ્યાનમાં લઈએ કે 50 ટકા એટલે કે સ્તંભના વિભાગો સંપૂર્ણ બેરિંગ માટે મશીન કરવામાં આવે છે તેથી કદાચ આપણે સંપૂર્ણ બેરિંગ માટે મશીન ધારણ કરી શકીએ તો આપણે ધ્યાનમાં લઈ શકીએ કે 50 ટકા ભાર સ્પ્લાઈસમાં આવશે તેથી જો 50 ટકા ભાર સ્પ્લીસમાં આવે છે તેનો અર્થ એ છે કે તે Pu1 હશે Pu હશે માફ કરશો Pu ના 50 ટકા અને તેમાંથી અડધો ભાગ દરેક સ્પ્લીસમાં આવશે તેનો અર્થ એ કે 50 ટકા એટલે 500 માંથી અડધો અડધો તો આ 125 કિલો ન્યૂટન બની રહ્યું છે તેથી દરેક સ્પ્લિસ પર સીધો ભાર હું 25 કિલો ન્યૂટનની નીચે શોધી શકું છું હવે ફરીથી ક્ષણ હાજર છે તેથી મારે ક્ષણના કારણે વિભાજનનો ભાર શોધવાનો છે ક્ષણને કારણે સ્પ્લાઈસ પર લોડ કરો જે આપણે Pu2 તરીકે કહી શકીએ કે લીવર આર્મ દ્વારા Mu હશે તેથી આપણે લીવર આર્મ શોધવાનું છે તેથી Mu આપવામાં આવે છે જે 40 થી 10 માં 3 Mu ને 40 કિલો ન્યૂટન મીટર આપવામાં આવ્યું હતું તેથી 40 કિલો ન્યૂટનને 10 થી 3 માં 3 કિલો ન્યૂટન મિલીમીટર બનાવવા માટે લીવર આર્મ દ્વારા લિવરનો અર્થ થાય છે 300 એ I વિભાગની ઊંડાઈ છે 6 mm એ પ્લેટની જાડાઈ છે જો આપણે પ્લેટની જાડાઈ સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ 6 ધારીએ તો આપણે 6 ગણી શકીએ હવે ચાલો ડાયાગ્રામમાં જોઈએ કે આપણે લીવર આર્મને કેવી રીતે ધ્યાનમાં લીધું છે તેથી આ તે કોલમ છે જેને કાપવાની જરૂર છે તેથી આ કહો કે આ પ્લેટ છે હવે આ સ્તંભની ઊંડાઈ 300 છે અને તેને 6 મીમી જાડા સ્પ્લાઈસ પ્લેટ તરીકે માનવામાં આવે છે તેથી લીવર આર્મ પ્લેટની મધ્યથી મધ્યમાં અંતર હશે તેથી આ 300 6 બાય 2 6 બાય 2 હશે તેથી હું આ રીતે Pu2 શોધી શકું છું તેથી તે 130 72 કિલો ન્યૂટન બની રહ્યું છે તેથી કુલ Pu જેને આપણે કહી શકીએ કે વિભાજન Ps માટે કુલ ડિઝાઇન લોડ તરીકે Pu1 125 અને Pu2 130 72 છે તો આ મૂલ્ય 255 72 કિલોન્યૂટન આવી રહ્યું છે તેથી વિભાગીય વિસ્તાર હું શોધી શકું છું કે વિભાગીય વિસ્તાર માફ કરશો A તેથી તે Ps બાય fy હશે તેથી તે 255 72 માં 10 ક્યુબ બાય fy 250 હશે તેથી આ 1022 9 મિલીમીટર ચોરસ બની રહ્યું છે તેથી સ્પ્લીસ પ્લેટનો ક્રોસ સેક્શનલ એરિયા 100 1022 9 છે હવે જો આપણે ફ્લેંજની પહોળાઈ પર સ્પ્લાઈસ પ્લેટની પહોળાઈને ધ્યાનમાં લઈએ તો આપણે ફ્લેંજની પહોળાઈને 250 ગણી શકીએ તેથી જાડાઈ જેથી સ્પ્લાઈસ પ્લેટ હું 1022 9 તરીકે શોધી શકું આ કુલ ક્રોસ સેક્શનલ એરિયા 250 બાય સ્પ્લાઈસની પહોળાઈ છે તેથી આ 4 09 બની રહ્યું છે અને કોઈ પણ સંજોગોમાં તે હોવું જોઈએ એટલે તે 6 mm કરતાં ઓછું ન હોવું જોઈએ તે 6 mm કરતાં ઓછું ન હોવું જોઈએ તેથી હું સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ 6 મીમી આપી શકું જેથી t બરાબર 6 મીમી હોય તેથી જો t 6 mm ની બરાબર હોય તો હું સ્પ્લાઈસ પ્લેટનું પરિમાણ 250 બાય 6 બનાવી શકું છું તેથી 250 બાય 6 mm સ્પ્લાઈસ પ્લેટ પ્રદાન કરો હવે એકવાર આપણને આ મળી જાય પછી આપણે સ્પ્લાઈસ પ્લેટ પર જરૂરી બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ કારણ કે આપણે સ્પ્લાઈસ પ્લેટને ચોક્કસ સંખ્યાના બોલ્ટ સાથે કોલમ સાથે જોડવાની છે તેથી જો આપણે બોલ્ટની મજબૂતાઈ શું છે તે જાણવાની જરૂર હોય ત્યારે ચોક્કસ સંખ્યામાં બોલ્ટ પ્રદાન કરીએ તેથી જેમ આપણે બોલ્ટના 20 મીમી વ્યાસનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી હું બોલ્ટની શીયર સ્ટ્રેન્થ શોધી શકું છું Vdsb એ ગામા mb દ્વારા રૂટ 3 દ્વારા ફબમાં Anb કહેવાશે તેથી તે રૂટ 3 બાય 1 25 બાય 245 માં 400 થશે તેથી આ 45 26 કિલો ન્યૂટન બરાબર આવી રહ્યું છે તેથી બોલ્ટના 20 મીમી વ્યાસની ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ 45 26 કિલોન્યૂટન તરીકે ગણવામાં આવે છે એ જ રીતે હું બેરિંગને કારણે મજબૂતાઈ શોધી શકું છું તેથી બેરિંગમાં બોલ્ટની મજબૂતાઈ 2 5 kb kb dt in fu by gamma mb હશે તો હવે મારે kb મૂલ્ય જાણવાની જરૂર છે kb મૂલ્ય શોધવા માટે મારે જાણવું પડશે કે e અને p એટલે કે ધારનું અંતર અને પિચનું અંતર શું છે ધારનું અંતર હું 1 5 માં d0 તરીકે પ્રદાન કરી શકું છું જેથી તે 1 22 હશે જે 33 આવે છે તેથી હું કહી શકું કે 35 આપી શકું અને તે જ રીતે પિચ અંતર 2 5 માં d તેથી 2 5 માં 20 બરાબર 50 છે તેથી ચાલો 60 નો ઉપયોગ કરીએ તેથી જો આપણે ધારનો ઉપયોગ 35 મીમી અને પીચ 60 મીમી તરીકે કરીએ તો હું 3d0 દ્વારા e તરીકે kb મૂલ્ય શોધી શકું છું આ રીતે હું 3d0 દ્વારા તમામ મૂલ્ય e મૂકી શકું છું જે 0 53 થશે પછી P 3d0 25 થશે તેથી આ fu દ્વારા 0 66 fub બનશે તે 400 બાય 410 0 98 અને 1 બનશે તેથી આ મૂલ્યનું ઓછું kb મૂલ્ય હશે તેથી આ ચારમાંથી ઓછું 0 53 થશે તેથી જો હું Vdpb બેરિંગમાં બોલ્ટની મજબૂતાઈ શોધવા માટે મૂલ્ય મૂકું તો આ 2 5 માં kb is 53 માં d 20 જાડાઈ 6 અને fu 410 બાય 1 25 થશે તેથી આ 52 15 બની રહ્યું છે તેનો અર્થ એ છે કે બેરિંગને કારણે સ્ટ્રેન્થ 52 15 આવી રહી છે અને અમે 45 26 તરીકે શીયરને કારણે અગાઉના તાણની ગણતરી કરી છે તેથી બોલ્ટની મજબૂતાઈ આ બે ન્યૂનતમ હશે એટલે કે બોલ્ટની કિંમત હું આ બેની ન્યૂનતમ 45 26 કિલોન્યૂટન તરીકે શોધી શકું છું તેથી હું જે બોલ્ટની સંખ્યા શોધી શકું છું તે બોલ્ટની સંખ્યા Bv દ્વારા Ps પર આવતા કુલ ભાર હશે જે 255 72 બાય 45 26 હશે તો આ 5 65 આવી રહ્યું છે જે 6 mm બરાબર છે તેથી અમે દરેક સ્પ્લાઈસ માટે 6 નંબરના બોલ્ટ આપી શકીએ છીએ તેથી જો આપણે 6 નંબરના બોલ્ટ પ્રદાન કરીએ તો આપણે સ્પ્લાઈસ પ્લેટની લંબાઈ શોધી શકીએ છીએ તેથી જો આપણે 6 નંબરના બોલ્ટ પ્રદાન કરીએ તો લંબાઈ હશે એટલે કે તે પિચમાં 2 હશે આપણે 2 માં 60 2 માં 35 ગણ્યા છે તો કારણ કે બોલ્ટની કુલ સંખ્યા 6 છે તેથી જો આપણે અહીં 3 બોલ્ટ કહીએ તો આ P છે અને પછી ધાર તો 2P 2e ને 2 માં ઠીક કરો કારણ કે આપણે આ રીતે સ્પ્લાઈસ પ્લેટ આપી રહ્યા છીએ જો તે અહીં સ્પ્લીસ કરવામાં આવે જો આ એક કોલમ છે જો આ સ્પ્લીસ કરવામાં આવે તો કુલ લંબાઈ આ લંબાઈ કરતા બમણી થશે તેથી આ 380 mm તરીકે આવી રહ્યું છે તેથી 60 mm ની પિચ અને 35 mm ની ધાર સાથે સ્પ્લીસ પ્લેટની લંબાઇ 380 mm મળી રહી છે તેથી અમે છેલ્લે 380 બાય 250 પહોળાઈ તરીકે સ્પ્લાઈસ પ્લેટ આપી શકીએ છીએ જે આપણે અગાઉ ધ્યાનમાં લીધી છે અને 6 મીમી અમે જાડાઈની ગણતરી કરી છે તો આ આવો હશે હવે આપણે પ્રદાન કરવું પડશે તેથી અક્ષીય ભાર અને બેન્ડિંગને લીધે આ સ્પ્લાઈસ પ્લેટ છે અને આપણે શીયર માટે સ્પ્લાઈસ પ્લેટ પણ શોધવાની છે કારણ કે તે શીયર હેઠળ પણ છે શીયર માટે સ્પ્લાઈસ પ્લેટ તેથી શીયર માટેની આ સ્પ્લાઈસ પ્લેટની ચર્ચા હવે પછીના ક્લાસમાં કરવામાં આવશે કારણ કે સમય પૂરો થઈ ગયો છે આપણે વધુ ચાલુ રાખી શકતા નથી તેથી આગામી ક્લાસમાં હું ચાલુ રાખીશ અને આપણે શીયર માટેની સ્પ્લાઈસ પ્લેટની ડિઝાઈન વિશે ચર્ચા કરીશું